બેટરી પસંદ કરવા અને નિર્દેશ કરવા માટે કેટલાક બેટરી પરિમાણો છે કે જેના વિશે તમારે ધ્યાન રાખવું જોઈએ સૌથી મહત્વપૂર્ણ પરિમાણોમાંથી એક એ બેટરીની ક્ષમતા છે બેટરીની ક્ષમતા શું છે તો ચાલો આ આંકડો ધ્યાનમાં લઈએ જે તમને બેટરી પ્રતીકનું ચિત્ર આપે છે અને ચાલો આપણે કહીએ આ બેટરી ટર્મિનલ્સ છે અને પછી ત્યાં બેટરી પોઝિટિવ ટર્મિનલમાં વહે છે અને તેને ib કહેવામાં આવે છે અને ચાલો હું ટર્મિનલ પરના વોલ્ટેજને માર્ક કરૂ છું અને આપણે તેને vb નામ આપીશું હવે આવી બેટરી આપવામાં આવે છે ટર્મિનલ વોલ્ટેજ vb સાથે અને કરંટ એ બેટરી પોઝિટિવ ib માં વહે છે જેનો અર્થ ચાર્જિંગ કરંટ છે અમે ક્ષમતા ઊર્જા ક્ષમતા નીચેની રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી તમારી પાસે સંકલન vb ib dt છે આ વોટકલાકમાં ઊર્જા છે અને ib જો તે પોઝીટીવ ib છે પોઝીટીવ નો અર્થ છે કે તે પોઝીટીવ ટર્મિનલમાં વહે છે એટલે કે તે બેટરી ચાર્જ કરે છે તેથી આ ચાર્જિંગ સૂચિત કરે છે પછી તમે જે ઊર્જાની ગણતરી આ ફેશનમાં કરો છો તે ચાર્જિંગ ઊર્જા Echarge હશે બીજી બાજુએ જો ib નેગેટીવ છે જેનો અર્થ ib પોઝીટીવ ટર્મિનલની બહાર વહી રહ્યો છે તો તે અહીં સૂચવ્યા મુજબ વિપરીત દિશામાં વહી રહ્યો છે તો તે સૂચિત કરે છે કે બેટરી ડિસ્ચાર્જ થઈ રહી છે પછી ઊર્જા ડીસ્ચાર્જ ઊર્જા Edischarge નું પ્રતિનિધિત્વ કરી રહી છે તેથી જ્યારે તમે બેટરીની ક્ષમતા કહો છો ત્યારે તેનો અર્થ વોટકલાકની ક્ષમતા બેટરી કેટલી ઊર્જા ધરાવે છે બેટરી કેટલી ઊર્જા લોડને ડિસ્ચાર્જ કરી શકે તે થાય છે તેથી અમે વોટકલાકની દ્રષ્ટિએ વાત કરીશું જો કે તમે ચાર્જ કોલમ્બિક ચાર્જની દ્રષ્ટિએ પણ ક્ષમતા વિશે વાત કરી શકો છો ib dt નું સંકલન એ C છે જે એમ્પીયર કલાક છે એમ્પીયર કલાક ફક્ત ચાર્જ છે તેથી ચાર્જ ક્ષમતા છે તેથી લોકો આ વ્યાખ્યાનો ઉપયોગ બેટરીની ક્ષમતા સૂચવવા માટે પણ કરે છે હવે જો તમે આ બંનેની તુલના કરો જો મારી પાસે vb સ્થિર હોય તો તમને એમ્પીયર કલાકની ક્ષમતા મળશે તેથી વોટ કલાકની ક્ષમતા અથવા ઊર્જા ક્ષમતા એ બેટરીની સાચી ક્ષમતા છે તે તમને બેટરીની સાચી ક્ષમતા ઊર્જા આપશે તેમ છતાં જો vb સ્થિર હોયતો અહીં vb સતત જાળવી રાખવામાં આવે છે તો પછી ib dt નું સંકલન C એ એમ્પિયર કલાક ક્ષમતા એ સંકલન V ib dt છે જે ઊર્જા ક્ષમતા છે તો પછી ચાર્જ ક્ષમતા C અથવા એમ્પીયર કલાકની ક્ષમતા તમને બેટરીના વોટ કલાકનો સીધો માપ આપશે વ્યવસાયિક વિશ્વમાં આ એમ્પીયર ક્ષમતા એ સંકલન ib dT C એમ્પીયર કલાક યુનિટ છેઆ ચાર્જ ક્ષમતા વધુ પ્રખ્યાત છે અને તમે જોશો કે લગભગ તમામ બેટરી સ્પેક્સ અને લોકો બેટરીનો Ah ઉપયોગ કરે છે બેટરી માટે Ah સ્પેક વધુ સામાન્ય રીતે બેટરીના WH સ્પેક કરતા વધુ સામાન્ય છે તેથી જ્યારે તમે બેટરી ડેટા શીટ પર નજર કરો છો ત્યારે બેટરીની ધાર એ ઘણી સામાન્ય બેટરી ક્ષમતાની WH કરતા વિશેષ છે તેથી ઘરગથ્થુંમાં આનો વધુ ઉપયોગ થાય છે અહીં બતાવ્યા પ્રમાણે બેટરીની આકૃતિ ધ્યાનમાં લો આ પોઝીટીવ ટર્મિનલ નેગેટીવ ટર્મિનલ છે ચાલો પાણીની ટાંકીની સાદ્રશ્ય લઈએ જો પાણીની ટાંકીમાં જ્યારે તમારી પાસે પાણીની ટાંકી ભરેલી હોય અને અમે કહીએ કે ટાંકી ભરેલી છે તેવી જ રીતે બેટરીના કિસ્સામાં પણ જ્યારે તેને સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે ત્યારે અમે કહીએ છીએ કે તે પૂર્ણ છે અને સંપૂર્ણ ચાર્જની સ્થિતિ હેઠળ ટર્મિનલ્સ પર ઓપન સર્કિટ વોલ્ટેજ મહત્તમ રહેશે ઉદાહરણ તરીકે લો લીડ એસિડ બેટરીના કિસ્સામાં 12 વોલ્ટની લીડ એસિડ બેટરી 12 વોલ્ટ લીડ એસિડ બેટરી જે તમને કાર અને વાહનોમાં ઉપયોગમાં લેવામાં આવશે તે જોશે તમે જોશો કે તે લગભગ 14 3 વોલ્ટની છે જે ખરેખર 12 વોલ્ટની નહીં પરંતુ સંપૂર્ણ ચાર્જ શરત હેઠળ વોલ્ટ 14 3 છે હવે બીજા સ્તરનો વિચાર કરો એક સ્તર x હવે આ સ્તરે ઉપલબ્ધ ચાર્જની માત્રા પૂર્ણ ટાંકી કરતા ઘણી ઓછી છે અને પાણીની ટાંકીના કિસ્સામાં એકવાર પાણીના સ્તરમાં ઘટાડો x સુધી થઈ જાય છે પોટેન્શિયલ માં પણ ઘટાડો થાય છે અહીં પણ તે જ રીતે સ્તરે x પર બેટરીના ટર્મિનલ્સમાંનો વોલ્ટેજ એ બેટરી પૂર્ણ થાય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ કરતા ઓછો મળશે માની લો કે જો બેટરી સ્તર x ના સ્તરે ડીસ્ચાર્જ થાય છે તો તે જે ઊંડાઈ સુધી ડીસ્ચાર્જ થાત છે તેને DoD કહેવામાં આવે છે ડીસ્ચાર્જ ની ઊંડાઈ છે તેથી 100 થી X સુધી તેથી 100 X ને ડીસ્ચાર્જની ઊંડાઈ કહેવામાં આવે છે તેથી તેને ડીસ્ચાર્જની ઊંડાઈ કહેવામાં આવે છે અને સામાન્ય રીતે ટકાવારી તરીકે વ્યક્ત કરવામાં આવે છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ સ્પષ્ટીકરણ પરિમાણ છે જે તમે બેટરી સ્પેક્સમાં જોશો અને બેટરીના જીવન પર તેનો ઘણો પ્રભાવ છે અમે ટૂંક સમયમાં તેની ચર્ચા કરીશું તેથી જ્યારે તમે જોયું કે બેટરી સંપૂર્ણ ટાંકીથી આ સ્તર x પર ગઈ છે ત્યારે અહીં શેડ્સ બતાવ્યા પ્રમાણે આ ચાર્જની ઘણી માત્રા એ તે જથ્થો છે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી આ ઉપયોગી ચાર્જ છે અને જો તમે xને મર્યાદા તરીકે સેટ કરો છો કે જે તમે બેટરીમાં ચાર્જ સ્તરને નીચે જવા માંગતા નથી કારણ કે તમારી પાસે લઘુત્તમ પોટેન્શિયલ અને મહત્તમ પોટેન્શિયલ મર્યાદા છે અને જો તમે ટર્મિનલ્સ પરના પોટેન્શિયલને ચોક્કસ સ્તરથી નીચે ના જવાદેવું હોય તો ચાલો આપણે કહીએ કે તમે બેટરી માટે ચાર્જ સ્તરની નીચી મર્યાદા કે જેમ તમે પાણીની ટાંકી માટે નીચલી મર્યાદા અથવા જળ સ્તરને વ્યાખ્યાયિત કરો છો તે રીતે નક્કી કરશો તેથી પછી આ શેડવાળા વિસ્તાર ઉપયોગી ચાર્જ અથવા બેટરીની ઉપયોગી ક્ષમતા બનશે તેથી આ સ્તર ઉપયોગી વોટ કલાક અથવા બેટરીના એમ્પીયર કલાક ને અનુરૂપ છે DoD એ સંપૂર્ણથી સ્તર x સુધી માપવામાં આવે છે જેમ તમે 100 થી સ્તર x સુધી માપી શકો છો તેવી જ રીતે તમે ચાર્જની સ્થિતિ મેળવવા માટે 0 થી સ્તર x સુધી માપી શકો છો તેથી જો હું અહીં બતાવ્યા પ્રમાણે 0 થી સ્તર x સુધી માપું છું તો તમે તેને ચાર્જની સ્થિતિ કહો છો ચાર્જ સ્થિતિ એ 100 DoD સિવાય બીજું કંઈ નથી અને તે 1 DoD 100 x 100 ની બરાબર છે ચાર્જની સ્થિતિ ટકાવારીમાં દર્શાવવામાં આવી છે તેથી DoD અને ચાર્જની સ્થિતિ પૂરક છે ચાર્જની સ્થિતિ તમને બેટરીમાં હાલના ચાર્જની માત્રા આપશે DoD એ ચાર્જની ઊંડાઈ તમને ચાર્જ અથવા વોટ કલાકનો જથ્થો આપશે જેનો ઉપયોગ કરી શકાય છે અથવા લોડને સપ્લાય કરવા માટે વપરાય છે ચાર્જની સ્થિતિ પણ ટકાવારીમાં બતાવી શકાય છે તેથી મનસ્વી સ્તર x પર ચાલો કહીએ કે બેટરી વોલ્ટેજ એ x vbx છે નોંધો કે vbx એ સંપૂર્ણ ક્ષમતા અથવા પૂર્ણ ચાર્જ પરની બેટરી પોટેન્શિયલ કરતા ઓછી હશે તેથી ચાર્જ ઘટતાંની સાથે બેટરી ટર્મિનલની પોટેન્શિયલ પણ ઓછી થાય છે તમે વોલ્ટેજ સેટ કરી શકો છો કે જેની નીચે તમે બેટરી ડિસ્ચાર્જ કરવા માંગતા નથી અને તે તમારી જરૂર છે ત્યાં સુધી મર્યાદિત વોલ્ટેજ અથવા સંપૂર્ણ ડીસ્ચાર્જ સ્થિતિમાં વોલ્ટેજ હશે તેથી ઉદાહરણ તરીકે લીડ એસિડ બેટરીમાં 12 વોલ્ટની લીડ એસિડ બેટરી અમે તેને ડીસ્ચાર્જ સ્થિતિ તરીકે 10 8V તરીકે સેટ કરીશું અને અમે તેને આગળ વધવાની મંજૂરી આપીશું નહીં તેથી મોટાભાગની એપ્લિકેશનો માટે 12V લીડ એસિડ બેટરી માટે વોલ્ટેજ રેન્જ 10 8 V લઘુત્તમથી 14 3V મહત્તમ સુધીની હશે આ ક્ષમતા અને ડિસ્ચાર્જની ઊંડાઈ સાથે જોડાયેલું જીવન છે બેટરીનું જીવન છે ચાર્જ ડિસ્ચાર્જ ચક્રની સંખ્યાના સંદર્ભમાં બેટરીનું જીવન વ્યક્ત કરવામાં આવે છે આ બેટરીના જીવનના મહત્વપૂર્ણ પરિમાણોમાંથી એક એ બેટરીનો DoD છે જે બેટરીના ચાર્જની ઊંડાઈ છે તેથી જીવન એ ચાર્જની ઊંડાઈ પર નોંધપાત્ર રીતે આધાર રાખે છે જેમ જેમ ડીસ્ચાર્જની ઊંડાઈ વધે છે તેમનું જીવન ઓછું થાય છે મૂળભૂત રીતે તેનો અર્થ એ છે કે જો ચાર્જની ઊંડાઈ 20 હોય તો તમારી પાસે ચાર્જ ડિસ્ચાર્જ ચક્રોની સંખ્યા છે ચાલો આપણે કહીએ કે 1000 ચાર્જ ડિસ્ચાર્જ ચક્ર છે જો ડીસ્ચાર્જની ઊંડાઈ 60 ની નીચે જાય તો તમે ઊંડા ડીસ્ચાર્જમાં જઈ રહ્યા છો તો જીવન કદાચ અમને 1000 ની જગ્યાએ 200 ચક્ર પર આવી જશે તેથી ત્યાં ઘાતાકીય રીતે જીવનમાં ઘટ આવે છે જેમ બેટરીમાં ઊંડાઈ અથવા ડીસ્ચાર્જની ઊંડાઈ વધે છે તેથી DoD એ બેટરીનું જીવન નિર્ધારિત કરવા માટે એક મહત્વપૂર્ણ પરિમાણ છે